બધા ને નમસ્તે ઇજનેરી ડ્રોઇંગ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ પરના આપણા NPTEL ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમોમાં આપનું સ્વાગત છે અમે સોલિડ્સના પ્રોજેક્શન ને આવરી લઈએ છીએ આજના વર્ગમાં આપણે વધુ જટિલ ત્રિ પરિમાણીય પદાર્થો પર ધ્યાન આપીશું જ્યારે તેઓ પ્લેનો તરફ ઇન્કલાઇન્ડ હોય છે ત્યારે ચિત્રો કેવી રીતે દોરવા ઉદાહરણ તરીકે અહીં આપણી પાસે પંચકોણિય પ્રિઝમ છે જે હોરીઝોન્ટલ પ્લેન પર બેઝની ધાર વડે સ્થિત છે જેમ કે આધાર અથવા અક્ષ હોરીઝોન્ટલ પ્લેન તરફ ઇન્કલાઇન્ડ છે તેથી ક્યાં તો આધાર એ પંચકોણિય પ્રિઝમ છે જેનો અર્થ છે કે 5 બાજુઓ સંપૂર્ણ આધાર અથવા અક્ષ છે જે પણ હોઈ શકે તે હોરીઝોન્ટલ પ્લેન તરફ ઇન્કલાઇન્ડ છે હવે આ અક્ષો ન તો વર્ટિકલ પ્લેન સાથે કાટખૂણે છે ન આ હોરીઝોન્ટલ પ્લેનની સાથે તેથી સહેજ નમેલી પ્રકારની વસ્તુ બરાબર ઉદાહરણ તરીકે જો આપણે આ પંચકોણિય પ્રિઝમ ને કોઈ એક દેખાવમાં લઈ રહ્યા હોઈએ છીએ તો કદાચ અક્ષ ખાસ કરીને આગળના વ્યૂમાં કારણ કે અક્ષ એક હોરીઝોન્ટલ પ્લેન તરફ ઇન્કલાઇન્ડ છે જે આપણે ફક્ત વર્ટિકલ પ્લેનમાં જ જોઈ શકીએ છીએ આગળના દેખાવમાં જ તેથી તે આગળના દેખાવમાં આપણે જોશું કે આ અક્ષ હોરીઝોન્ટલ પ્લેન તરફ ઇન્કલાઇન્ડ છે તેથી દોર્યા પછી આપણે જોઈએ છીએ કે પ્રિઝમ કદાચ તે રીતે ઇન્કલાઇન્ડ હતું જો તે શરત હોય તો જો આપણે ઉપરના દેખાવમાં જોઈએ તો તે આપણને સીધો આગળનો પંચકોણ અથવા કદાચ લંબચોરસ બોક્સ જેવું આ પ્રકારનો આકાર જેવું કંઈ પણ આપશે નહીં આપણે જોશું તે પધ્ધતિસર કેવી રીતે કરવું જોઈએ તે બધી વસ્તુ છે જે આપણે આ લેક્ચર મા શીખીશું તેથી તે ઇન્કલાઇન્ડ અક્ષ કરવા માટે આપણે સૌ પહેલા શું કરીશું તે છે કે આપણે હોરીઝોન્ટલ પ્લેન પર પડી રહેલો પંચકોણ દોરી લઈએ તેથી કોઈ એક ધાર આપણે ખાતરી કરીએ છીએ કે તે વર્ટિકલ પ્લેન પર તે લંબરૂપ હશે તેથી તે વધુ એવું લાગે છે કે જો આપણે આ પ્રિઝમ પહેલા કરીએ તો આપણે શું કરીશું તે આપણે આ રીતે આખા પ્રિઝમનું નિર્માણ કરીએ છીએ તેથી ઉપરના દેખાવમાં આપણે આ પ્રકારની વસ્તુ જોશું જેથી અક્ષ જ્યાં HP ને કાટખૂણે આવેલી છે તો પછી આપણે ત્યાં શુ કરીશું કે આપણે તેને આ રીતે ફેરવીશું કે આ અક્ષ કદાચ તે રીતે એક ખૂણો બનાવી શકે તેથી આ આખો ઓબ્જેકટ તે દિશામાં થોડો નમેલો છે તે કરવા માટે આપણે આં રીતે ઉપયોગ કરીએ છીએ સૌ પ્રથમ હોરીઝોન્ટલ પ્લેનના ઉપરના દેખાવમાં આપણે પંચકોણ દોરીએ છીએ જ્યાં આ ધાર અથવા સપાટીમાંથી કોઈ એક વર્ટિકલ પ્લેનને કાટખૂણે હોય છે હવે જો આપણે આ સમગ્ર પંચકોણને આ દૃશ્ય આગળના દેખાવમાં દોરી રહ્યા છીએ તો જો આપણે જોઈએ છીએ કે આ રેખા તે એક ધારને સપાટીની જેમ એકીકૃત કરે છે આ સમગ્ર સપાટી આ સપાટી સાથે સુસંગત છે અને તે હોરીઝોન્ટલ પ્લેન પર પડી રહેલ છે તેથી આ લાઈન હંમેશાં સુસંગત રહે છે હવે આપણે શું કરવા ઇચ્છીએ છીએ કે આ આખી ઓબ્જેક્ટને આ દિશામાં ફેરવો તેનો અર્થ એ કે મૂળભૂત અક્ષ જે આપણી પાસે છે ડેશ ડોટ લાઇન આ તે દિશામાં ફેરવવી પડશે તેથી આ બધી લાઇનને તે દિશામાં ફેરવવી પડશે આ આખી લાઈન એ દિશામાં ફેરવવી પડશે અને આ પણ તે દિશામાં તે રીતે જો આપણે તેને લાઈન બનાવી શકીએ તો આપણી અક્ષ તે રીતે ફરી જાય છે તેથી જ્યારે આપણે તે કરીએ તો સૌ પ્રથમ આપણે કોઈ ચોક્કસ ઇન્કલાઇન્ડ કોણ બનાવતા અક્ષને દોરીએ છીએ જો તે 45 ડિગ્રી બનાવે છે તો 45 ડિગ્રી પર આપણે પહેલા એક અક્ષ દોરીએ છીએ તે આ બિંદુ ના સંદર્ભમાં ફેરવવામાં આવે છે તેથી આ બિંદુ હંમેશા તેના પર પડી રહેલું છે આપણા કંપાસનો ઉપયોગ કરીને આ અંતર ગમે તે હોય તે અંતરે આપણે કમાન બનાવીએ છીએ આ અક્ષ પર લંબરૂપ હોય છે અને તે લાઈન જોડી દો એ જ રીતે જ્યારે આપણે આ આખી વસ્તુને ફેરવીએ છીએ ત્યારે આ a b લાઇન પણ ફેરવાય છે તે કરવા માટે આપણે શું કરીશું c 1 થી c ગમે તે અંતર આપણે સરખો જ કોણ બનાવીએ તેથી જો આ 45 ડિગ્રી છે ચાલો ધ્યાનમાં લઈએ આ એક પણ 45 ડિગ્રી લાઈન છે આપણે તેને આ બિંદુથી દોરીશું આ લંબાઈને આ દિશામાં સ્થાનાંતરિત કરો તેવી જ રીતે આ લંબાઈને આ દિશામાં સ્થાનાંતરિત કરો તે જ રીતે તે દિશામાં આં જ લંબાઈને સમાન 45 ડિગ્રી કોણથી સ્થાનાંતરિત કરો તેથી આપણે તે પ્રિઝમ ને ત્રાસું કરેલું છે જે આગળના દેખાવમાં નજરે પડી શકે છે એકવાર તે થઈ જાય અમે આ બધા બિંદુઓ ને હોરીઝોન્ટલ પ્લેન પર નીચે સ્થાનાંતરિત કરીએ છીએ તેથી આ બિંદુઓ આ બિંદુઓને આ રીતે સ્થાનાંતરિત કરે છે કે આ લાઇન તેના પર મેપ કરે છે આ તેના પર મેપ કરે છે અને જે પણ b b 1 બિંદુ અને તેથી વધુ હોય શકે તેથી આ રીતે અમે આ રેખાઓનો મેપ કરેલ છે આ પોઈન્ટ્સ મેપ કરવાં માટે જે કાંઈ પણ આંતરછેદ આપણને થાય છે તેમાંથી આપણે આ પંચકોણિય પ્રિઝમ બનાવવાની સ્થિતિમાં હોઈશું કોઈપણ અદ્રશ્ય બાજુ આપણે તેમને તે રીતે ડેશ્ડ લાઈન દ્વારા બતાવીશું અને આ એક સતત લાઇન છે તેથી આ પંચકોણિય પ્રિઝમ જેની અક્ષ આગળના વ્યૂમાં હોરીઝોન્ટલ પ્લેન સાથે એક ખૂણો બનાવે છે તેના જેવો દેખાય છે અને ઉપરના ભાગમાં તે તેવો દેખાય છે ચાલો બીજું ઉદાહરણ જોઈએ એક ષટ્કોણાકાર પિરામિડ જ્યારે તે તેના અક્ષ અથવા હોરીઝોન્ટલ પ્લેન તરફ ઈન્કલાઇન્ડ આધાર સાથે તેના કોઈ પણ આધારની ધાર પર હોરીઝોન્ટલ પ્લેન પર રહેલો છે તેથી આપણી પાસે ષટ્કોણ પિરામિડ છે અને તે હોરીઝોન્ટલ પ્લેન પર રહેલું છે 6 બાજુઓ ત્યાં હશે અને તેની અક્ષ સાથેની આ કોઈ એક ધાર પણ હોરીઝોન્ટલ પ્લેન તરફ ઇન્કલાઇન્ડ છે તેથી આપણે એવી રીતે દોરવું પડશે કે આધાર અને અક્ષો ઇન્કલાઇન્ડ હોય અને ધાર પણ ઇન્કલાઇન્ડ હોય તેવી ધારણા કરવી તો ચાલો આપણે તે ઉદાહરણ જોઈએ તેથી તે ષટ્કોણ પિરામિડ છે તેથી 6 બાજુઓ હંમેશાં ત્યાં હોય છે તે 6 બાજુઓ નું બનેલું એક ષટ્કોણ પિરામિડ છે તેથી બધા ઇન્કલાઇન્ડ થયેલી ફેસ ઉપરના દેખાવમાં દેખાશે તેથી સતત લાઇનો આપણે જોઈ શકીશુ અને તેનું પ્રોજેક્શનએક ત્રિકોણ જેવું મળશે અને આ લાઇનો માની કોઈ એક ત્યાં સુસંગત થાય છે હવે અક્ષ તરફ વળવું પડશે તેથી આ અક્ષ છે આ તેને ફેરવીએ છીએ તેથી જો આ અક્ષો જો આપણે કોઈ ચોક્કસ કોણથી ફેરવીએ છીએ તો એ તે રીતે જાય છે આ લંબાઈને તેને સામાન્ય ખૂણા પર સ્થાનાંતરિત કરો એ જ રીતે આ રીતે આ રીતે લાઈન ટ્રાન્સફર કરો અહીંથી અંતરને માપવા માટે એક આર્ક બનાવો તેવી જ રીતે અહીંથી જે પણ અંતરે તે બિંદુથી ચાપ બનાવે છે તેથી આંતરછેદ બિંદુ જોડાય છે જેથી આપણી પાસે આ ભાગ હશે હવે આ બધા બિંદુઓ હોરીઝોન્ટલ પ્લેન પર સ્થાનાંતરિત કરો એ જ રીતે આ હોરીઝોન્ટલ પ્લેન વસ્તુ પર આ બિંદુઓને સ્થાનાંતરિત કરો આ બિંદુઓ આ સ્તરે છેદે છે હવે આ રેખાઓ જોઈએ ત્યારે કઈ લીટીઓ દેખાશે તે ઓળખો જ્યારે આપણે આ દિશામાંથી જોઈશું ત્યારે a o o રેખાઓ જોવા મળશે એનો અર્થ એ કે a થી o દેખાશે એ જ રીતે f o તે ફેસ પણ દેખાય છે તેથી તે હશે ચોક્કસપણે a થી f આ લાઈન જે આપણે જોઈ શકીએ છીએ તે પણ દેખાય છે હવે b સપાટી b થી o જ્યારે આપણે તે દિશા તરફ જોઈએ છીએ જે પણ દેખાય છે a થી b સપાટી પણ દેખાય છે એ જ રીતે f થી e સપાટી તેથી તે e ની પાછળની બાજુએ તે પણ દેખાય છે f થી o પણ દૃશ્યમાન છે અને તે e બિંદુથી o પણ દૃશ્યમાન છે તેથી આ રીતે પિરામિડમાં શંકુ જેવો આકાર દેખાય છે અને તેની પાછળની બાજુની અન્ય આંતરિક વસ્તુઓ દેખાતી નથી તેથી તે તે રીતે જાય છે અને આ c થી d લાઇન પણ અદ્રશ્ય છે તેથી આપણી પાસે તે ડેશડ લાઇન હશે તેથી એકંદરે આપણે દોરેલું ચિત્રમાં આપણને આગળનું દેખાવ ઇન્કલાઇન્ડ જેવું લાગે છે અને ઉપરનો દેખાવ મા આ અસ્પષ્ટ પ્રકારના પિરામિડ બનાવે છે હવે ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ એક ષટ્કોણ પ્રિઝમ હોરીઝોન્ટલ પ્લેનના પાયા પર એક ખૂણા સાથે મૂકવો પડે છે જેમ કે બેઝ અથવા અક્ષ હોરીઝોન્ટલ પ્લેન તરફ ઇન્કલાઇન્ડ હોય છે તે વિશે વિચારો કે હોરીઝોન્ટલ પ્લેન પર પડી રહેલા બિંદુઓ કેવા છે હોરીઝોન્ટલ પ્લેન અથવા વર્ટિકલ પ્લેન સાથે અક્ષનો ઝુકાવ છે તે કયા અર્થમાં છે અને તે આ ષટ્કોણ પ્રિઝમના બેઝનો ખૂણો HP પર છે તો ચાલો આપણે તે ઉદાહરણ જોઈએ તેથી પ્રથમ તે ષટ્કોણ પ્રિઝમ છે જે કંઇ પણ ઇન્કલાઇન્ડ કોણ હોઈ શકે છે પહેલા કોઈ ચિત્રથી પ્રારંભ કરો પછી યોગ્ય રીતે આપણે તેને ફેરવીએ છીએ જેથી આપેલ શરતો પૂરી થાય તેથી પ્રથમ ષટ્કોણ પ્રિઝમ દોરો આગળના દેખાવમાં તે લંબચોરસ જેવું લાગે છે આ ફેસ સંપૂર્ણપણે આપણે જોઈ શકીએ છીએ તે રીતે જાય છે અક્ષ એ અદૃશ્ય છે તેથી ડેશ ડોટ લાઇનો વડે દોરેલી છે અને અક્ષ તે હોરીઝોન્ટલ પ્લેનમાં ઇન્કલાઇન્ડ હોય છે જેને આપણે ફક્ત આગળના દેખાવ માં જ અનુભવી શકીએ છીએ તેથી અક્ષ ડેશ્ડ ડોટ લાઇન વડે દોરશુ આ બધી લાઈનોને સ્થાનાંતરિત કરો જેથી આપણે આ જોશું જો આપણે કાળજીપૂર્વક નોંધ્યું છે કે બેઝનો ખૂણો હંમેશાં હોરીઝોન્ટલ પ્લેન પર પડી રહે છે આ જ કારણ છે કે આપણે તેને હોરીઝોન્ટલ પ્લેન પર જાળવી રાખવા બનાવ્યું છે અને આ ખૂણો હજી પણ તે હોરીઝોન્ટલ પ્લેન પર ટકેલો છે તેથી આ બિંદુ હંમેશાં તે તળીયા પર હોય છે હવે આ પોઇન્ટને ઉપરના દેખાવમાં થી આગળના દેખાવથી અને આ દિશામાંથી પણ પ્રોજેક્ટ કરો અહીંથી બિંદુઓને સ્થાનાંતરિત કરો જ્યાં તે છેદે છે તેથી બધાએ અહી કાળજી લેવી જોઈએ ચાલો આ દિશામાંથી કોઈ a સ્થાનાંતરિત કરીએ તે ક્યાંક જાય છે એ જ રીતે a1 ને સ્થાનાંતરિત કરો જ્યાં તેઓ તે બિંદુ પર પ્રથમ એક બીજાને છેદે છે ત્યાં a પર જૂઓ પછી b થી ખસેડો b થી ખસેડો જ્યાં તેઓ તે બિંદુઓ શોધો જ્યાં તે છેદે છે એ જ રીતે c મેપથી તે પોઇન્ટ c મેપ કરો પછી તે બિંદુ d e 1 f 1 એ જ રીતે બીજી બાજુ a e c d પોઇન્ટ આપણને આ માહિતી આપે છે જ્યારે આપણે ઉપરના દેખાવ જોઈ રહ્યા છીએ ત્યારે આ આખું પ્લેન દેખાશે તેથી તે આપણે તેને ષટ્કોણ તરીકે જોઈ રહ્યા છીએ જ્યારે આપણે આમાંના મોટાભાગના ષટ્કોણ ની ધાર સિવાય અન્ય અદ્રશ્ય થઈ જાય છે તેથી આંતરિક વસ્તુઓ અદ્રશ્ય છે તેથી ત્યાં આ એક કારણ રહેલું છે અને આ એક દૃશ્યમાન છે તેથી અમારી પાસે સતત લાઇન છે આ કિનારીઓ પણ દૃશ્યમાન છે કે આ એક કારણ થી જ આ સતત રેખાઓ દોરેલી છે ચાલો આપણે વધુ એક ઉદાહરણ લઈએ તે ષટ્કોણ પિરામિડ છે પિરામિડ એટલે કે આપણી પાસે આ શિરોબિંદુ છે અને તે હોરીઝોન્ટલ પ્લેનમાં તેના ત્રિકોણાકાર ફેસ માંથી કોઈ એક ફેસ પર મૂકવામાં આવ્યું છે તેથી અમારી પાસે પિરામિડ છે જે તે હોરીઝોન્ટલ પ્લેન પર બિછાવેલો છે તેથી ફેસ હંમેશા તે હોરીઝોન્ટલ પ્લેનને સ્પર્શતો રહે છે જો તે કિસ્સો હોય તો આપણે પહેલા તેને એવી રીતે ફેરવવું જોઈએ કે જે તેના આધાર સાથે હોરીઝોન્ટલ પ્લેન પર પડી રહેલો છે તેથી જ્યારે આ પિરામિડ ષટ્કોણ પિરામિડ તેના આધાર સાથે હોરીઝોન્ટલ પ્લેન પર રહેલો છે તેથી ઉપરનાં દેખાવમાં આપણે આ ષટ્કોણ તે રીતે જોશું અક્ષ અક્ષ બધી રીતે o માંથી પસાર થઇ જાય છે તેને પ્રોજેકટ કરો જેથી આગળના દેખાવમાં આપણે તેને આ વધારાની ધારની સાથે ત્રિકોણ તરીકે જોશું જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આ આખી ધાર અહીં દેખાશે હવે એવી રીતે ફેરવો કે આ અક્ષ પ્લેન સાથે એક ખૂણો બનાવે છે હોરીઝોન્ટલ પ્લેન અને એક ધાર આ પ્લેન પર પડી રહે છે એક ધાર જો આપણે જોઈએ છીએ તો આ એક ધાર છે જો હું તેને તે દિશામાં ફેરવી રહ્યો છું તો આ o c ધાર તળીયા પર ટેકવીને રહેશે તેથી o c આપણે તેને દોરીએ છીએ o થી c માપો o c સ્થિત કરો તે પછી દોરો હવે આ રીતે a d ને સ્થાનાંતરિત કરો અહીંથી તે વસ્તુને માપવા જે તે ચાપ લંબાઈ બનાવે છે કારણ કે આ આખી વસ્તુ અહીંથી પણ આ માપવી બીજી ચાપ બનાવો તેથી એકવાર આપણી પાસે તે બિંદુ આવે તો ત્રિકોણ દ્વારા જોડી દો એકવાર આપણે જાણી લઈએ કે આ લંબાઈ જે મધ્યમાં સમાન છે તે જ વસ્તુ આપણે તેને કનેક્ટ કરી શકીએ જેથી આપણે તે ત્રિકોણ બનાવી શકીએ એકવાર આપણી પાસે આ બિંદુના પ્રોજેક્શનને વર્ટિકલ રીતે નીચે સ્થાનાંતરિત કરવામાં આવે છે એ જ રીતે આપણી પાસે આ બિંદુ e b છે અને તે પણ છે જેનો પ્રોજેક્શન પણ તે રીતે છે તે રીતે આપણે બિંદુ abc સ્થિત કરીશું અને c અને d માં મેપ કરીશું પછી e પોઇન્ટ અને f પોઇન્ટ શોધી શકાશે પહેલેથી જ બિંદુ o આપણે તેને સ્થાનાંતરિત કર્યું છે એકવાર તે થઈ જાય પછી આપણે જે પણ દેખાય તે ફેસ સાથે જોડી દો તેથી દૃશ્યમાન ફેસ હંમેશાં a o ફેસ હોય છે તેથી અને આ એક o પણ દૃશ્યમાન છે તેથી તે આપણે તેને પણ જોડી દઇશું એ જ રીતે બીજી બાજુ e વસ્તુ દેખાશે એ જ રીતે f વસ્તુ દેખાશે અને જ્યારે આપણે ઉપરથી જોતા હોઈએ છીએ ત્યારે આ a થી f લાઇન હંમેશા દેખાય છે આપણે તેને જોડીએ છીએ અને c થી d પણ દેખાઈ છે તેથી આપણે તેને જોડશું હવે જ્યારે આપણે c થી જોઈએ છીએ આ બિંદુ e પણ જોડાયેલ વર્તાય છે તેથી તે અને આ દેખાય છે બાકીની રેખાઓ હંમેશાં અદ્રશ્ય હોય છે તેથી આપણે તેને ડેશ્ડ લાઇનો દ્વારા બતાવીએ છીએ ચાલો બીજું ઉદાહરણ લઈએ આધાર 40 mm બાય 50 mm બાજુ વાળો લંબચોરસ પિરામિડની ઉપર અને આગળના દેખાવો દોરો તે એક લંબચોરસ પિરામિડ છે તમારી પાસે બાજુઓની લંબાઈ વિવિધ 40 અને 50 mm ની છે અને તેની ઊંચાઈ 70 mm હોવાનું પણ એક કારણ છે જ્યારે તે હોરીઝોન્ટલ પ્લેનમાં તેના મોટા ત્રિકોણાકાર ફેસ પર સ્થિત હોય છે કારણ કે તે પિરામિડ છે ત્યારે આપણી પાસે હંમેશા આ શિરોબિંદુ હોય છે અને આધાર લંબચોરસ વસ્તુ હોઈ શકે છે જ્યારે તમે આ આધારને શિરોબિંદુ સાથે જોડતા હોવ ત્યારે આપણે ત્રિકોણાકાર ફેસ બનતી જોશું અને મોટા ત્રિકોણાકાર ફેસ જે હોરીઝોન્ટલ પ્લેનમાં રહેલા છે આગળ હોરીઝોન્ટલ પ્લેન પર પડેલા ત્રિકોણાકાર ફેસ ની પાયાની લાંબી ધાર અને તે વર્ટિકલ પ્લેન સાથે 60 ડિગ્રી ઇન્કલાઇન્ડ ધરાવે છે અને તે ઉપરના દેખાવમાં દેખાય છે સાથે પિરામિડનું શિરોબિંદુ વર્ટિકલ પ્લેનની નજીક રહેલું છે તેથી જ્યારે આપણે શરતોના આધારે આનું પ્રથમ ચિત્ર બનાવી રહ્યા છીએ ત્યારે આપણે ઓબ્જેક્ટ કેવી રીતે દેખાય છે તે કલ્પના કરવી પડશે જો તમે આ અંતિમ બિંદુને કાળજીપૂર્વક જોઈ રહ્યા હોવ તો પિરામિડનું શિરોબિંદુ વર્ટિકલ પ્લેનની નજીક છે જે આપણને પ્રાથમિક દિશા આપે છે કે આપણે કઈ રીતે આ પિરામિડને દિશામાન કરવું જોઈએ તેથી શિરોબિંદુ હંમેશા વર્ટિકલ પ્લેનની નજીક હોય છે તેથી આપણે બનાવવું પડશે કે જો આ વર્ટિકલ પ્લેન છે જો આ એક શિરોબિંદુ છે તો તે આં રીતે લાવવું પડશે તે આ રીતે હોઈ શકે તે આપેલી રીતે હોઈ શકે પરંતુ આ શિરોબિંદુ તે રીતે હોવું જોઈએ પરંતુ તે કંઈક એવું પણ ન હોવું જોઈએ અને બીજી સ્થિતિ જો આપણે જોતા હોઈએ તો ત્રિકોણાકાર ફેસ ના પાયાની લાંબી ધાર હોરીઝોન્ટલ પ્લેન પર પડેલી છે અને તે ઉપરનાં દેખાવમાં 60 ડિગ્રી જેટલી ઇન્કલાઇન્ડ છે તેથી જ્યારે આપણે ત્રિકોણાકાર ફેસ ની લાંબી ધાર જોઈ રહ્યા છીએ જે આ વર્ટિકલ પ્લેનથી 60 ડિગ્રી બનાવે છે તે દ્રશ્ય સાથે આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ કે આ પિરામિડ કેવી રીતે ઇન્કલાઇન્ડ થયેલો છે તો ચાલો તે જોઈએ સૌ પ્રથમ આપણે બહુવિધ વખત ફેરવવું પડશે તેથી સૌથી સહેલો રસ્તો એ એવી રીતે શરૂ કરવો કે આપણે એક લંબચોરસ દોરીશું તે પિરામિડ છે તેથી ધાર ત્યાં સુસંગત થશે ચાલો આપણે બીજા કેટલાક રંગનો ઉપયોગ કરીએ કાળો વિવિધ દૃશ્ય માટેના પ્રોજેક્શન માંથી આં એક પિરામિડ છે તેથી આપણે તેને ત્રિકોણ તરીકે જોશું આ જ્યારે આપણે આ દિશા મા જોઈ રહ્યા છીએ તે આ ત્રિકોણાકાર ફેસ સાથે એકરુ થાય છે તેવી જ રીતે આ તે ત્રિકોણાકાર ફેસ સાથે સુસંગત થાય છે હવે તે આ ભાગ સાથે હોરીઝોન્ટલ પ્લેનમાં પડેલો છે તેથી અમે હવે શું કરીશું o થી b સૌ પ્રથમ આપણે તેને હોરીઝોન્ટલ પ્લેન પર સ્થિત કરીએ છીએ તે પછી આ a બિંદુને ચોક્કસ રીતે આપેલી જગ્યાએ સ્થાનાંતરિત કરો પછી આ બધા બિંદુઓ નીચે તરફ પ્રોજેક્ટ કરો એ જ રીતે આ બિંદુઓ પ્રોજેક્ટ કરો પછી આપણી પાસે પિરામિડ હશે આ રીતે તે ઉપરના દેખાવ જેવું લાગે છે બાકીની વસ્તુઓ ડેશ્ડ લાઇનો છે તે પછી આપણે શું કરવાનું છે આ લાંબી ધાર વર્ટિકલ પ્લેન સાથે એક ખૂણો બનાવે છે તેનો અર્થ એ કે આપણે તેને આ રીતે જોવું જોઈએ નહીં કે તેની લંબાઈ ઘટાડવી પડે તે આના જેવું છે આં એક જે આપણે ઘટાડવા માંગીએ છીએ તેવું છે જ્યારે આપણે તમારી દ્રષ્ટિએ લાંબી ધારની લંબાઈ ફેરવીએ છે ઉદાહરણ તરીકે આ લાંબું છે આપણે તે લંબાઈ ઘટાડવા માંગીએ છીએ જેથી તે વર્ટિકલ પ્લેન સાથે એક ખૂણો બનાવે કે જે આપણે ફક્ત ઉપરના દેખાવમાં જોઈ શકીએ છીએ તેથી આપણે જ્યારે કરીએ છીએ ત્યારે જે આપણે ઉપરના દેખાવમાં કરીશું ત્યારે આપણે એવી રીતે દોરીએ છીએ કે તે કોણ બનાવે છે તેથી આ આખી ઓબ્જેક્ટ એવી રીતે ફેરવવામાં આવે છે કે તે જ વસ્તુ તેને ફેરવે છે તે દોરો અને આ લેન્સ સ્થાનાંતરિત કરો જ્યારે આપણે તે કરીએ છીએ ત્યારે આપણે અનુભવી શકીએ છીએ કે તે વર્ટિકલ પ્લેન સાથે કેવી રીતે ઇનકલીનેશન ખૂણો બનાવશે તેથી આ આપણે તેને ચોક્કસ કોણથી ફેરવીએ છીએ તે પછી આપણે તે બિંદુઓને આ તરફ અને ઉપર તરફ ની દિશા તરફ પ્રોજેકટ કરીએ છીએ જે અહીં આપણે ફેરવી રહ્યા છીએ તેથી આ બિંદુઓ પ્રોજેક્ટ કરો જ્યારે આપણે તે c પોઇન્ટ અને c પોઇન્ટ ત્યાં સુસંગત થાય છે b પોઇન્ટ અને આપણો b પોઇન્ટ ત્યાં સુસંગત હોય છે તેથી તેને a લાઈન દ્વારા જોડી દો એ જ રીતે a બિંદુ અને બિંદુ a ત્યાં સુસંગત થાય છે તેને જોડો એ જ રીતે d બિંદુ આ d પોઇન્ટ સાથે સુસંગત થાય છે તેથી લાઈન દ્વારા જોડી દો હવે આ o ત્યાં મેપ કરે છે એનો અર્થ એ કે આપણી પાસે આગળનો દેખાવ છે જ્યાં આ લાંબી ધાર વર્ટિકલ પ્લેન સાથે એક ખૂણો બનાવે છે અને બાકીની રહેલી રેખાઓ તે હંમેશા ડેશ્ડ લાઇનો રહેશે આ રીતે આપણે આ ઉપરનું ચિત્ર દોરીએ છીએ આ ઉપરનો દેખાવ છે અને આ પિરામિડનો આગળનો દેખાવ છે જેની લાંબી ધાર વર્ટિકલ પ્લેન સાથે ઇન્કલાઇન્ડ કોણ બનાવે છે અને તેની સૌથી લાંબી ધાર પણ હોરીઝોન્ટલ પ્લેનમાં જ પડી રહેલી છે ચાલો હવે અંતિમ ઉદાહરણ જોઈએ અહીં જેનો આધાર 80 mm વ્યાસ અને ઊંચાઈ 100 mm ની છે તેવો એક શંકુ હોરીઝોન્ટલ પ્લેનમાં તેના એક જનરેટર સાથે પડી રહેલો છે તેથી શંકુ નો જનરેટર હોરીઝોન્ટલ પ્લેનમાં હોવો જોઈએ અને તેની અક્ષ વર્ટિકલ પ્લેન તરફ ઇન્કલાઇન્ડ દેખાય રહી છે તેથી જ્યારે આપણે તે તરફ ધ્યાન આપતા હોઈએ ચાલો આપણે ઍક શંકુ પસંદ કરીએ કદાચ પહેલા આ રીતે આગળના દેખાવમાં આપણે ત્યાં સંપૂર્ણ વર્તુળ આપણે તેને જોઈ શકીએ તે દિશામાં ફેરવીએ જેથી જનરેટર હોરીઝોન્ટલ પ્લેન પર ટેકો લેશે પછી તે શંકુને એવી રીતે ફેરવો કે જેથી તેની અક્ષ લાઇન વર્ટિકલ પ્લેન સાથે એક ઈનકલીનેશન કોણ બનાવે છે તો તે કેવી રીતે દોરવું ચાલો આપણે તે ઉદાહરણ જોઈએ તે આપણે પધ્ધતિસર જોવું પડશે પ્રથમ આપણે જે કરી રહ્યા છીએ તે હોરીઝોન્ટલ પ્લેન પર શંકુ પડેલો છે આ તે વસ્તુ છે જો આપણે તેને દોરી શકીએ તો આપણે એક વખત તેને ફેરવિશું જેથી જનરેટર હોરીઝોન્ટલ પ્લેન પર પડેલા રહેશે તે કરવા માટે સૌ પ્રથમ હોરીઝોન્ટલ પ્લેન પર પડી રહેલો શંકુ દોરો જેથી તેની અક્ષો હોરીઝોન્ટલ પ્લેન પર લંબરૂપ હોય તેથી અક્ષો આ પ્લેનને કાટખૂણે તેમાંથી પસાર થાય છે આગળનો દેખાવ જોશો તો જે ત્રિકોણ જેવો લાગે છે પછી તેને એવી રીતે ફેરવો કે જનરેટર્સમાંથી કોઈ એક જેમ કે og જનરેટર તળીયા પર પડેલો હોય તેથી ગ્રાઉન્ડ પર પડેલો og દોર્યા પછી આપણે હંમેશા કંપાસ દ્વારા બિંદુ સ્થિત કરી શકીએ છીએ તેનો ઉપયોગ કરો એકવાર થઈ ગયા પછી આપણે આ બિંદુને નીચે પ્રોજેક્ટ કરી શકીએ છીએ તે એક વર્તુળ છે તેથી આપણે તેને 12 સમાન ભાગોમાં વહેંચીએ છીએ 8 સમાન ભાગો અને આ રેખાઓ પ્રોજેક્ટ કરીએ તેથી જ્યારે આપણે પ્રોજેક્ટ કરી રહ્યા છીએ ત્યારે આ લાઇનને પણ સમાન 8 ભાગોમાં પ્રોજેક્ટ કરીશું છેવટે આપણે લંબગોળ દોરવાની સ્થિતિમાં હોઈશું તેને જોડી દો જેથી આપણને હોરીઝોન્ટલ પ્લેનમાં તેના જનરેટર સાથે રહેલો શંકુ મળી શકે એકવાર તે થઈ જાય પછી તેની અક્ષો જો આપણે જોતા હોઈએ કે હજુ પણ હોરીઝોન્ટલ પ્લેન સાથે એક ઈન્કલાઇનડ છે પરંતુ તે વર્ટિકલ પ્લેનને સમાંતર આવેલી છે તેથી આપણે તે શિરોબિંદુ અથવા કદાચ તે શંકુને જનરેટર પર ફેરવવો પડશે જેથી તે અક્ષ પોતે જ વર્ટિકલ પ્લેન સાથે એક કોણ બનાવે એટલે કે આ દિશામાં તે ફેરવો જેથી અક્ષ વર્ટિકલ પ્લેન તરફ ઇન્કલાઇન્ડ હોય આ વર્ટિકલ પ્લેન તરફ ઇન્કલાઇન્ડ છે જે આપણે ફક્ત ઉપરના દેખાવમા જ જોઈ શકીએ છીએ તેથી કદાચ ઈન્કલીનેશન કોણ 40 ડિગ્રી હશે હવે ફરીથી સ્થાનાંતરિત કરો આ લંબગોળ પરના બિંદુઓ છે પછી ભલે તે તે 12 પોઇન્ટ અથવા 8 પોઇન્ટ આપણે વર્તુળ પર બનાવ્યા હોય હવે તે આ પોઇન્ટ્સ ઉપર લંબગોળ ટ્રાન્સફર જેવું લાગે છે તેવી જ રીતે આ 12 પોઇન્ટ્સને સ્થાનાંતરિત કરો પછી આપણી પાસે એક લંબગોળ પ્રોજેક્ટ થયેલું જણાય છે અને આ લાઇન જોડી દઇશું આ રીતે આપણે એક શંકુનો ઉપરનો દેખાવ અને આગળનો દેખાવ દોરીએ છીએ જેનો જનરેટર હોરીઝોન્ટલ પ્લેન પર ટકી રહ્યો છે અને તેની અક્ષ વર્ટિકલ પ્લેન સાથે એક ઈન્કલીનેશન કોણ બનાવે છે અને આ ઉદાહરણ તેને હોમવર્ક તરીકે ઉકેલવાનો પ્રયત્ન કરો જ્યાં જેના આધાર 20 mm અને લંબાઈ 30 mm ની છે તેવો ઍક ત્રિકોણાકાર પિરામિડ આધાર હોરીઝોન્ટલ પ્લેનની બાજુ પર પડેલો છે પિરામિડની અક્ષ તે હોરીઝોન્ટલ પ્લેનથી 45 ડિગ્રી અને તે વર્ટિકલ પ્લેનમાં 60 ડિગ્રી જેટલી ઇન્કલાઇન્ડ છે તો તે કિસ્સામાં તેના પ્રોજેક્શન દોરો ખુબ ખુબ આભાર મિત્રો